આ બક કન્વર્ટર ની વાત કરીએ તો અહીં આપણે જોઈએ છીએ કે એનર્જી Vin બાજુથી Vo બાજુ વહેતી હોય છે આ Vin બાજુ હાઇ વોલ્ટેજની બાજુ છે અને Vo બાજુ લોઅર વોલ્ટેજની બાજુ છે હવે જો આપણે તેને Vo બાજુથી Vin બાજુ તરફ રિવર્સમાં જોઇએ તો ઓપરેશન બુસ્ટ એક્શન જેવું દેખાશે આવું કન્વર્ટર બૂસ્ટ કન્વર્ટર હશે હવે ચાલો આપણે તે પ્રમાણે સર્કિટને ફરીથી દોરીએ અને બૂસ્ટ કન્વર્ટર કેવી રીતે અસ્તિત્વમાં આવે છે તે જોઈશું તેમાં ઇનપુટ સપ્લાયનો સમાવેશ થાય છે ત્યાં કોઈ ફેરફાર નથી આપણે આઉટપુટ લોડ રાખવાની જરૂર છે ત્યાં કોઈ ફેરફાર નથી અને મુખ્ય ફેરફાર અહીં ઇન્ડક્ટર અને સ્વીચ કોમ્બિનેશન છે બક કન્વર્ટરના કિસ્સામાં ઇન્ડક્ટર આઉટપુટ સાઇડમાં હોય છે અને ઇન્ડક્ટર જે પોલ સાથે જોડાયેલું હોય છે અને થ્રો ઇનપુટ સાઇડ ઉપર હોય છે જેમ કે આપણે બુસ્ટ કન્વર્ટરના કિસ્સામાં આ દિશામાં બક કન્વર્ટર આઉટપુટ બાજુથી બક કન્વર્ટર્સ ઇનપુટ બાજુ જોઈ રહ્યા છીએ આપણી પાસે હવે ઇન્ડક્ટર છે જે ઇનપુટ સાઇડ છે અને આઉટપુટ સાઇડ ઉપર થ્રો કરે છે એટલે કે આપણી પાસે આઉટપુટ ઉપર હંમેશની જેમ કેપેસિટન્સ હોય છે કારણ કે આપણે આઉટપુટ વોલ્ટેજને ફિલ્ટર કરવાની જરૂર હોય છે હવે આ બૂસ્ટ કન્વર્ટરના મુખ્ય કોન્સ્ટીટ્યૂએંટ કોમ્પોનેન્ટ્સ છે હવે ચાલો આપણે તેમને એકબીજા સાથે જોડીએ અને પછી તેની સરખામણી કન્વર્ટર સાથે કેવી રીતે થાય છે તેનું અવલોકન કરીએ અહીં સર્કિટ કનેક્શન્સ બનાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે આ બૂસ્ટ કન્વર્ટરની સર્કિટ છે ઇનપુટ બાજુએ ઇન્ડક્ટન્સ Vin સાથે જોડાયેલ છે અને બીજી બાજુ પોલ સાથે જોડાયેલ હોય છે સ્વિચ કે જે સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચના બે થ્રો અહીં દર્શાવ્યા મુજબ જોડાયેલા હોય છે થ્રો 1 ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે થ્રો 2 આઉટપુટ કેપેસિટર અને લોડ સાથે જોડાયેલ છે આ એક બુસ્ટ કન્વર્ટર છે ઓપરેશન ખૂબ જ સીધું છે જ્યારે પોલ T1 સાથે જોડાયેલો હોય છે ત્યારે ઇન્ડક્ટર ચાર્જ થાય છે એરો દ્વારા બતાવ્યા મુજબ આ પાથમાં કરંટ વહે છે જે ઇન્ડક્ટરને ચાર્જ કરે છે મૅગ્નેટિકલી પોલ 0 પોટેન્શિયલ ઉપર હોય છે પછી જ્યારે પોલને T2 માં ફેરવવામાં આવે છે ત્યારે ઇન્ડક્ટર કરંટ શૂન્ય ઉપર જઈ શકતો નથી તેથી તેને પોલ T2 અને પછી આઉટપુટ કેપેસિટન્સ અને લોડ અને ફ્લોમાંથી પસાર થવું પડે છે તેથી ઇન્ડક્ટર ચુંબકીય એનર્જીને આઉટપુટમાં ડિસ્ચાર્જ કરશે આ રીતે તે L didt ના આધારે આઉટપુટ પોટેન્શિયલ ના સંદર્ભમાં ઇનપુટ પોટેન્શિયલને વેગ આપશે જે ફોર્સ ઉત્પન્ન કરશે જે તે T2 પાથ મારફતે આઉટપુટમાં કરંટને જવા માટે દબાણ કરશે તો આ રીતે બુસ્ટ કન્વર્ટર કામ કરે છે પછીથી આપણે ઇનપુટ આઉટપુટ સંબંધ શોધવા માટે ઇન્ડક્ટરમાં વોલ્ટ સેકન્ડ બેલેન્સનો ઉપયોગ કરીશું અવલોકન કરો કે ઇન્ડક્ટર હંમેશા અહીં બૂસ્ટ કન્વર્ટરમાં બંને પોલ સાથે જોડાયેલ છે અને અહીં પણ બક કન્વર્ટરમાં ઇન્ડક્ટર પોલ સાથે જોડાયેલ છે આ એટલા માટે છે કારણ કે ઇન્ડક્ટર કરંટ અચાનક બદલાતો નથી હવે જો કરંટ એકાએક બદલાય અને સ્વીચ એલિમેન્ટ અથવા કેપેસિટર એલિમેન્ટ ઉપર ખૂબ જ વધારે વોલ્ટેજ આપવામાં આવે તો ઇન્ડક્ટર L didt માં ખૂબ જ વધારે વોલ્ટેજ ઉત્પન્ન થશે અને કશુંક ખરાબ થઈ શકે છે તેથી વ્યક્તિએ ઇન્ડક્ટર કરંટને કોન્સ્ટન્ટ રાખવો પડે છે જો તમે તેને અહીં અથવા આ કન્વર્ટરમાં થ્રો કરન્ટમાંથી કોઈ એકમાં રાખશો તો થ્રો કરન્ટ બ્રેક થઈ જશે તે સ્વીચો એક થ્રોમાંથી બીજા થ્રોમાં બદલાઈ જશે અને તેથી જો તેને T1 થ્રો R બારમાં મૂકવામાં આવે તો ઈન્ડક્ટર કરન્ટ બ્રેક થઈ જશે અને T2 R થ્રો કરશે તેથી તેને પોલ સાથે સિરીઝમાં મૂકવાનું એકમાત્ર સ્થાન હશે કારણ કે T1 અથવા T2 પોલ ઉપર હંમેશા કરંટ હશે તેથી આ પ્રાઇમરી કન્વર્ટરમાં હંમેશા જરૂરી છે કે ઇન્ડક્ટરને પોલ સાથે સિરીઝમાં મૂકવામાં આવે છે તેથી આપણે બક કન્વર્ટરમાં એક ક્રિયા જોઇ છે જ્યાં ઇન્ડક્ટર અને પોલ આઉટપુટ બાજુ મૂકવામાં આવે છે અને અહીં ઇન્ડક્ટરને ઇનપુટ બાજુ મૂકવામાં આવે છે જ્યાં પોલ ઇનપુટ બાજુ હોય છે હવે આપણી પાસે આવી જ એક વધુ પોટેન્શિયલ સ્થિતિ છે જ્યાં આપણી પાસે આ સ્થાન ઉપર પોલ વચ્ચે હોઈ શકે છે આપણી પાસે આ બાજુ ઇનપુટ છે અને આ બાજુ આઉટપુટ છે ચાલો જોઈએ કે આપણે આના જેવી સર્કિટ કેવી રીતે બનાવી શકીએ જેના પરિણામે બક બુસ્ટ કન્વર્ટર થશે હવે આપણે હજી પણ બક કન્વર્ટરને સંદર્ભ તરીકે રાખ્યું છે આપણે જે બક બુસ્ટ કન્વર્ટર દોરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેમાં ઇનપુટ DC વોલ્ટેજ આઉટપુટ લોડ અને ત્યાં આઉટપુટ કેપેસિટન્સ હશે અને સિંગલ પોલ ડબલ થ્રો સ્વીચના પોલ સાથે જોડાયેલ ઇન્ડક્ટર પણ હશે હવે આ ફરીથી બુસ્ટ કન્વર્ટરના પ્રાઇમરી કોમ્પોનેન્ટ્સની રચના કરશે અમારી પાસે સિંગલ પોલ ડબલ થ્રો ઇન્ડક્ટર અને કેપેસીટન્સ સ્વીચ છે અને તેને આ બાજુ ઇનપુટ સાથે આ બાજુ આઉટપુટ સાથે જોડવાની જરૂર છે ચાલો હવે કનેક્શન કરીએ કનેક્શન કર્યા પછી સર્કિટ આવી દેખાય છે જેને આપણે આ રીતે બક બુસ્ટ કન્વર્ટર નામ આપીશું તેથી વિવિધ ભાગોને પણ અહીં નામ આપવામાં આવ્યા છે આ Vin છે આ સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ છે જે પોલ T1 સાથે જોડાયેલ સ્વિચ અહીં બતાવ્યા પ્રમાણે T1 Vin સાથે જોડાયેલ છે T2 આઉટપુટ બાજુ જોડાયેલ છે અને આ ઇન્ડક્ટર L છે કેપેસિટર C આના જેવું છે જે અહી બતાવેલ છે સંદર્ભ સમય 0657 હવે બક બુસ્ટ કન્વર્ટરનું ઓપરેશન પણ એકદમ સરળ છે હવે ચાલો આપણે કહીએ કે પોલ T1 સાથે જોડાયેલો છે તેથી Vin પોલ મારફતે L સાથે જોડાયેલો છે અને ઇન્ડક્ટન્સને મૅગ્નેટિકલી ચાર્જ કરે છે અને પછી જ્યારે પોલને T2 સાથે જોડવામાં આવે છે ત્યારે ઇન્ડક્ટરમાંથી કરંટ આ દિશામાં જઈ રહ્યો છે તે ઓછો થઈને પાથ બદલશે નહીં અને L માં તે જ દિશામાં કરંટના ફ્લોને ચાલુ રાખવા માટે તેણે આ દિશામાં અનુસરવું પડેશે તેથી ઇન્ડક્ટર આ રીતે કેપેસિટર અને લોડ દ્વારા આ કેપેસિટન્સને ચાર્જ કરશે અને પછી T2 થી P તરફ વહે છે તેથી તેનો અર્થ એ છે કે કેપેસિટર અહીં દર્શાવ્યા મુજબ આ બાજુ પોઝિટિવ હશે તેથી આ રીતે વિપરીત કેપેસિટરને આ બાજુ પોઝિટિવ સાથે જોડવું વધુ સારું રહેશે બક બુસ્ટ કન્વર્ટરના કિસ્સામાં આઉટપુટ ઊલટું થશે જો ઇનપુટ પોઝિટિવ હશે તો આઉટપુટ નેગેટિવ હશે ઇનપુટ નેગેટિવ હશે આઉટપુટ પોઝિટિવ હશે તેથી આ રીતે બક બુસ્ટ કન્વર્ટર ચાલે છે તેવી જ રીતે બક બુસ્ટ કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ સંબંધને પણ મેળવવામાં આવે છે જે ઇન્ડક્ટરમાં વોલ્ટ સેકન્ડ બેલેન્સનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે ટૂંક સમયમાં જ આપણે તે પણ તપાસીશું કે બક બુસ્ટ કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ સંબંધને કેવી રીતે મેળવવામાં આવે છે હવે પછીની અગત્યની બાબત કે જેને આપણે ઓળખવાની જરૂર છે તે એ છે કે આ સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ શું છે સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ એ અહીં એક સિમ્બોલિક સ્વીચ છે જે આપણે દર્શાવ્યું છે પરંતુ તેને નવા કોમ્પોનેન્ટ્સના એરે સાથે બદલવું પડશે તેથી આપણે પાવર ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે બદલવું પડશે જેથી આપણે બે પાવર સેમીકન્ડક્ટર ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ હવે આ એક BJT છે આ BJT એક કન્ટ્રોલ્ડ સ્વીચ છે તેવી જ રીતે આપણે BJT ને બદલે IGBT અથવા MOSFET કન્ટ્રોલ્ડ સ્વીચ રાખી શકીએ છીએ તેના માટે કોઈ પણ સ્વીચ કન્ટ્રોલ્ડ કરશે તેમાં કોઈ સમસ્યા નથી અને અન્ય એક ઉપકરણ ડાયોડ છે હવે આ સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ બનાવવા માટે આ બંને ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે તેથી આપણે BJT ને આ ફેશન અને સિરીઝમાં મૂકી શકીએ છીએ જે થ્રો T1 સાથે અને ડાયોડ T2 દ્વારા સાથે આવી શકે છે હવે ચાલો આપણે આ સ્વીચને દૂર કરીએ અને જોડાણો ફરીથી દોરીએ આ બક કન્વર્ટર સર્કિટ એક પ્રેક્ટિકલ બક કન્વર્ટર સર્કિટ છે આ પોઝિટિવ Vin છે જે BJT ના કલેક્ટર સાથે જોડાયેલું છે પોલ સાથે BJTનું એમિટર પોલ ઉપર જાય છે અને ડાયોડ પોલ સાથે જોડાયેલ કેથોડ સાથે જોડાય છે ડાયોડને આ રીતે જોડવાનું કારણ એ છે કે જ્યારે આ સ્વીચ ચાલુ હોય ત્યારે તમે આ બેઝ ડ્રાઇવ નો ઉપયોગ BJTને ચાલુ કરવા માટે કરી શકો છો અને આ રીતે કરંટ ફ્લો ઉપર ડાયોડ રિવર્સ્ડ બાયસ્ડ જેવુ હોય છે અથવા આ ફેશનમાં ઇન્ડક્ટર અને ફ્લોના ઇન્ડક્ટર ચાર્જમાંથી કરંટ વહે છે જ્યારે આ BJT ઓફ કરવામાં આવે છે ત્યારે તે કિસ્સામાં ઇન્ડક્ટરમાંથી કરંટ બ્રેક થઈ શકાતો નથી તેથી તે આ ડાયોડમાંથી ફ્રીવ્હીલિંગ મારફતે આ પાથમાં વહેતો રહે છે તેથી આ રીતે આ પાવર સેમીકન્ડક્ટર ડિવાઇસ કપલેટ નો ઉપયોગ કરીને થ્રો 1 અને થ્રો 2 બંનેનું અનુકરણ કરવામાં આવે છે યાદ રાખો કે આ BJT ને MOSFET અથવા IGBT અથવા કોઈપણ કન્ટ્રોલ્ડ પાવર સેમિકન્ડક્ટર સ્વીચ દ્વારા બદલી શકાય છે તેથી બુસ્ટ કન્વર્ટર સર્કિટ અહીં બતાવવામાં આવ્યું છે બુસ્ટ કન્વર્ટર ટુના કિસ્સામાં આપણે પાવર સેમિકન્ડક્ટર સ્વીચો સાથે સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ બદલવાની જરૂર છે તેથી અહીં થ્રો T1 પર આપણે કન્ટ્રોલ્ડ પાવર સેમિકન્ડક્ટર ઉપકરણ BJT અથવા MOSFET અથવા IGBT મૂકીશું અને થ્રો 2 સાથે ડાયોડ મૂકીશું ચાલો હવે આ સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચને દૂર કરીએ અને સર્કિટને ફરીથી કનેક્ટ કરીએ BJT આ રીતે જોડાયેલું છે પોલનો છેડો કલેક્ટર છે અને પછી તમારી પાસે અહીં બેઝ ડ્રાઇવ છે અને ગ્રાઉન્ડ સાથે જોડાયેલ એમિટર અને પોલના છેડે ડાયોડનો કેથોડ એનોડના આઉટપુટ સાથે જોડાયેલો હોય છે ઓપરેશન ખૂબ જ સરળ છે જ્યારે આ BJTને બેઝ ડ્રાઇવ આપવામાં આવે છે ત્યારે આ ટ્રાન્ઝિસ્ટર બને છે અને તમારી પાસે આ પાથમાં કરંટ વહેતો હોય છે અને આ ઇન્ડક્ટરને ચાર્જ કરે છે જ્યારે બેઝ ડ્રાઇવ દૂર કરવામાં આવે છે ત્યારે આ સ્વીચ બંધ હોય છે અને ઇન્ડક્ટરમાં રહેલો કરંટ આ પાથમાંથી ફોરવર્ડ બાયસના સંદર્ભમાં પસાર થાય છે આ ડાયોડ અને આ પાથમાં વહે છે સંદર્ભ સમય 1253 તેથી આ તમને બૂસ્ટ એક્શન આપશે તેથી આ પ્રેક્ટિકલ રીલીઝેબલ સેમિકન્ડક્ટર ઉપકરણો સાથેની બુસ્ટ કન્વર્ટર સર્કિટ છે હવે બક બુસ્ટ કન્વર્ટર માટે આ બક બુસ્ટ સર્કિટ છે જે આપણે અહીં ફરીથી જોયું છે આપણે સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચને 1 BJT અને 1 ડાયોડ સાથે બદલીશું તેથી 1 BJT જે કન્ટ્રોલ્ડ સ્વીચ છે તે અહીં જોડાશે ડાયોડની અકન્ટ્રોલ્ડ સ્વીચ અહીં મૂકવામાં આવશે હવે ચાલો આપણે આ સ્વીચને દૂર કરીએ અને આ પાવર સેમીકન્ડક્ટર ઉપકરણોનો ઉપયોગ કરીને સર્કિટને ફરીથી જોડીએ ફરીથી જોડાણ કર્યા પછી તમે જોઇ શકો છો કે સર્કિટ આ પ્રકારની છે BJT આ રીતે પોલ પોઈન્ટ સાથે જોડાયેલ છે એમિટર પોલ પોઈન્ટ સાથે જોડાયેલ છે ડાયોડ આ દિશામાં પોલ પોઈન્ટ સાથે જોડાયેલ છે તેથી જ્યારે BJT ચાલુ હોય ત્યારે આપણે બેઝ ડ્રાઇવ આપીએ છીએ ત્યારે BJT આ પાથમાં ઇન્ડક્ટરના Vin જે BJT ઇન્ડક્ટરના કરંટ ધ્વારા ચાર્જ કરતો પ્રવાહ હોય છે જ્યારે BJT બંધ કરવામાં આવે છે ત્યારે ઇન્ડક્ટરમાં કરંટ દિશા બદલી શકતો નથી તેથી તે આ પાથમાં કેપેસિટર લોડ ડાયોડ અને બેકમાંથી પસાર થાય છે તેથી આ રીતે બક બુસ્ટ કન્વર્ટર કામ કરે છે અને રિવર્સ પોલારિટી સાથે કેપેસિટરને ચાર્જ કરે છે તેથી આ રીતે બક બુસ્ટ અને બક બુસ્ટને હવે પ્રેક્ટિકલ રીલીઝેબલ પાવર સેમીકન્ડક્ટર સ્વીચો સાથે બદલવામાં આવે છે જેનું હવે સીમ્યુલેટ કરી શકાય છે અને હાર્ડવેરમાં પણ એપ્લાય કરી શકાય છે આ બક કન્વર્ટર સર્કિટ છે હવે આપણે રાઇટિંગ પેડ ઉપર જઈશું અને સંદર્ભ આપો સમય 1457 પેરામીટર D અથવા ડ્યુટી રેશિયો સાથે ઇનપુટ આઉટપુટ સંબંધ જોઇશું ચાલો હવે પેરામીટર d ને વ્યાખ્યાયિત કરીએ હવે d ને ડ્યુટી રેશિયો કહેવામાં આવે છે હવે ડ્યુટી રેશિયો કેટલો છે આ કુલ સ્વિચિંગ ટાઈમ પિરિયડ દ્વારા ઓન ટાઇમનો રેશિયો છે તેથી જો હું એમ કહું કે આપણી પાસે y અક્ષ અને x અક્ષ છે અને ચાલો આપણે કહીએ કે સ્વિચિંગ ટાઈમ પિરિયડ બે ભાગમાં વિભાજિત થયેલો છે જ્યાં વસ્તુ બદલાતી રહે છે ટાઈમ પિરિયડ Ts અને આ ટાઈમ પિરિયડ ઓન ટાઇમ Ton છે તો ડ્યુટી રેશિયો d બરાબર TonTs આ વ્યાખ્યા પ્રમાણે છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ રેશિયો છે જેનો ઉપયોગ આપણે સ્વીચ મોડ અથવા કન્વર્ટરમાં કરીશું હવે ટાઈમ પિરિયડ દરમિયાન Ton છે ચાલો આપણે કહીએ કે આપણી પાસે જે માહિતી છે તે મુજબ Ton ટાઈમ પિરિયડ દરમિયાન જે હાઇ હોય છે અને Toff ટાઈમ પિરિયડ દરમિયાન તે લો હોય છે અને ફરીથી Ton દરમિયાન તે હાઇ હોય છે હવે આ વેવ શેપ બેઝ ડ્રાઇવ પલ્સ હશે આ બેઝ ડ્રાઇવ પલ્સ Vb હશે અને આ Vb છે જે અહીં પલ્સ આકારના સ્વરૂપમાં આપવામાં આવશે અને ત્યાં યોગ્ય સર્કિટરી હશે જે ટ્રાન્ઝિસ્ટરને ચાલુ અને બંધ કરશે તેથી જ્યારે Vb હાઇ હશે ત્યારે ટ્રાન્ઝિસ્ટર ચાલુ હશે Vb લો હશે તો ટ્રાન્ઝિસ્ટર બંધ હશે આ રીતે બક કન્વર્ટર કામ કરશે હવે ચાલો આપણે ઇનપુટ આઉટપુટ સંબંધ મેળવવા માટે આ d નો ઉપયોગ કરીએ કે જે TonTs ની બરાબર છે ફક્ત યાદ રાખો કે સમયનો આ ભાગ Ton હવે આ ઈક્વેશનમાંથી dTs છે જે તમે અહીં જોઈ શકો છો કે તે TonT ની બરાબર છે અને સમયના આ ભાગને હવેથી આપણે તેને Ts તરીકે બોલાવીશું તેથી ઓવરઓલ કુલ dTs 1Ts dTs Ts હશે અને d હંમેશા 1 કરતા ઓછું હોય છે તે 0 થી 1 હોય છે તેથી આ પેરામીટર d નો ઉપયોગ કરીને હવે આપણે ત્રણેય કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ સંબંધો શું છે તે શોધી કાઢીશું હવે ચાલો પહેલા આપણે બક કન્વર્ટર જોઇએ હવે ચાલો હું આ ટ્રાન્ઝિસ્ટરને Q તરીકે કહું જ્યારે Q ચાલુ હોય Vin આ પોઈન્ટ ઉપર દેખાય છે આ Vin હશે અને આ Vo હશે Vb કે પોલ વોલ્ટેજ Vin Vbo હશે અને તેથી આપણે અગાઉ જોયું તેમ આપણી પાસે Vin Vo છે આ તે ટાઈમ પિરિયડ દરમિયાન થાય છે જ્યારે Q ચાલુ હોય છે જેમ આપણે અગાઉ જોયું તે dTs નો ટાઈમ પિરિયડ Ton ટાઈમ હતો અને જ્યારે Q એ ઇન્ડક્ટરમાં વોલ્ટેજની બહાર હોય છે Vo આ ડાયોડના ફ્રી વ્હીલિંગ પાથને કારણે ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને એમ માનીને ટાઈમ પિરિયડ dTs માટે ડાયોડનો ડ્રોપ 0 છે હવે ઇન્ડક્ટર યોગ્ય રીતે કામ કરી શકે તે માટે આ બંને બેલેન્સ હોવા જોઈએ અને તેથી તમારી પાસે Vin - VodTs Vo Ts જે 0 ની બરાબર છે સાઇનથી સાવચેત રહો હવે dVod છે તેથી Vo d પેરામીટર ડ્યુટી રેશિયોની દ્રષ્ટિએ આ એક ખૂબ જ ઉપયોગી સંબંધ છે આગળ આપણે આવી જ રીતે બૂસ્ટ કન્વર્ટરના ઇનપુટ આઉટપુટ સંબંધને આગળ વધારીશું અમારી પાસે અહીં બુસ્ટ કન્વર્ટરની સર્કિટ છે અને પહેલાની જેમ આપણે BJT ને સિમ્બોલ Q કહીશું અને બેઝ ડ્રાઇવ અહીં પલ્સ તરીકે આપવામાં આવે છે જ્યારે Q એ ટાઈમ પિરિયડ હોય ત્યારે તેને dTs કહેવામાં આવે છે અને જ્યારે Q બંધ હોય ત્યારે ટાઈમ પિરિયડને 1 માઇનસ dTs કહેવામાં આવે છે જેમ કે અહીં જ્યારે Q ચાલુ હોય તે ટાઈમ પિરિયડ દરમિયાન તેને ગ્રાઉન્ડ સાથે સીધેસીધું જોડવામાં આવે છે તેથી આ બાજુએ P ઉપર ઇન્ડક્ટરનો પોટેન્શિયલ 0 પોટેન્શિયલ હોય છે તેથી ઇન્ડક્ટર ઉપરનો વોલ્ટેજ Vin હોય છે તેથી તે DTs પ્લસ Vin હોય છે અને જ્યારે Q બંધ હોય ત્યારે ડાયોડ વહન કરે છે તે ટાઈમ પિરિયડ માટે ઇન્ડક્ટરમાંથી આઉટપુટ ઉપરના કેપેસીટન્સમાં ચુંબકીય રીતે ડિસ્ચાર્જ થાય છે આ Vo પોટેન્શિયલ ઉપર હોય છે અને ડાયોડ કંડક્ટિંગ થાય છે અને તેથી Vp Vo પોટેન્શિયલ ઉપર હોય છે આ Vin પોટેન્શિયલ ઉપર હોય છે તેથી તે ટાઈમ પિરિયડ તમારી પાસે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ Vin - Vo Ts 0 હશે તમારે સમજવું જોઈએ કે તે ટાઈમ પિરિયડ દરમિયાન જ્યારે Q સમગ્ર ઇન્ડક્ટર ઉપર પોટેન્શિયલ Vin હોય છે અને વોલ્ટ સેકન્ડ ટુ ઇન્ડક્ટર ઉપર બેલેન્સ થવા માટે અથવા સમગ્ર ઈન્ડક્ટર ઉપરના વોલ્ટેજની સાઇન બદલાઈ જવી જોઈએ અને જ્યારે ડાયોડ તેને સાઇન બદલવા માટે તેનું સંચાલન કરે છે ત્યારે આ પોટેન્શિયલ Vo બની જાય છે અને તે Vin કરતા વધારે હોવું જોઈએ તેથી આપમેળે વોલ્ટ સેકન્ડ બેલેન્સ અથવા એનર્જી કન્ઝર્વેશન માટે Vo Vin કરતા વધારે હોવું જોઈએ જે બુસ્ટ ઇફેક્ટ છે તેથી હવે અહીં ઈક્વેશન ઉપર પાછા આવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે Vin Vo જેમાં Ts બહાર જાય છે અને તેથી જો હું Vo લખું તો તે Vin છે હવે અહીં જોઈ શકો છો કે d એ 0 ની બરાબર છે એટલે કે Q એ ક્યારેય ચાલુ થતું નથી ઇન્ડક્ટર આખરે શોર્ટ થઈ જાય છે Vin સીધા આઉટપુટ ઉપર આવે છે Vo બરાબર Vin થશે તો V બરાબર 0 છે જ્યારે d સો ટકા ડ્યુટી સાયકલ ની નજીક હોય છે ત્યારે આ ડિનોમિનેટર ખૂબ વધારે વેલ્યુનું થઈ જાય છે જ્યારે d 1 ની નજીક જાય છે અને Vo ની વેલ્યુ હાઇ ખૂબ જ હાઇ થઈ જાય છે પરંતુ એ જાણવું અગત્યનું છે કે d જ્યારે 1 હોય ત્યારે ટ્રાન્ઝિસ્ટર સ્વિચિંગ કરતું નથી અને તે ડાયોડ ઉપર કોન્સ્ટન્ટ રહે છે અને કેપેસિટર્સ સર્કિટમાંથી અલગ પડે છે અને તે આખરે 0 ઉપર ડિસ્ચાર્જ થાય છે તેથી તમારે ક્યારેય d બરાબર 1 કરવું જોઇએ નહીં પરંતુ d એ 1 ની નજીક છે 1 ની નજીક પહોંચવું જોઇએ ત્યારે સર્કિટ કામ કરશે કારણ કે સ્વીચોને કામ કરવા માટે સર્કિટ માટે સ્વિચિંગ કરવું પડશે જો કે બુસ્ટ કન્વર્ટર માટે ઇનપુટ આઉટપુટ સંબંધ આ પ્રકારનો છે અને d 1 તરફ જાય છે ત્યારે Vo હાઇ વેલ્યુ સુધી પહોંચી જશે હવે બૂસ્ટ કન્વર્ટર માટે આ ઇનપુટ આઉટપુટ સંબંધ છે હવે ચાલો આપણે બક બુસ્ટ કન્વર્ટર માટે ઇનપુટ આઉટપુટ સંબંધ જોઈએ ફરીથી આપણે બક બુસ્ટ કન્વર્ટર ને Q કહીએ છીએ અને આપણે અહીં બેઝ ડ્રાઇવ એપ્લાય કરીએ છીએ તેથી જ્યારે Q ચાલુ હોય ત્યારે તેને dTs ટાઈમ પિરિયડ કહેવામાં આવે છે અને જ્યારે Q બંધ હોય ત્યારે તેને 1 dTs ટાઈમ પિરિયડ કહેવામાં આવે છે તેથી જ્યારે Q સમગ્ર ઈન્ડક્ટર ઉપરના વોલ્ટેજ હોય છે ત્યારે તે ટાઈમ પિરિયડ દરમિયાન સીધા જ બેટરી વોલ્ટેજ જેટલા હોય છે અને તે ઇનપુટ વોલ્ટેજ હોય છે તેથી Vin સમગ્ર ઇનપુટમાં સીધા જ ઇન્ડક્ટન્સ ઉપર ઉદ્ભવે છે તે સમયે તે Vin માં dTs પ્લસ હોય છે જ્યારે તે બંધ હોય ત્યારે Q દૂર કરવામાં આવે છે અને ડાયોડ જોડાયેલો હોય છે કારણ કે ઇન્ડક્ટર આ રીતે ફ્રી વ્હીલિંગ હોય છે તેથી ચાલો હું તમને તે જ દિશા પૂછું છું અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ માટે મુલ્યાંકન કરું છું જ્યારે ડાયોડ અહીં જોડવામાં આવે છે ત્યારે તે Vo છે જે આ ચિત્રમાં સીધા જ ઇન્ડક્ટરની આજુબાજુ આવે છે અને તે 1 માઇનસ dTs માં Vo હશે હવે આ 0 બરાબર હોવું જોઈએ જ્યારે તમે આને સોલ્વ કરો છો ત્યારે તમે જોઇ શકો છો કે Vo બરાબર માઇનસ Vin d છે અહીં માઇનસ સાઇનનું અવલોકન કરો કારણ કે મેં તે જ જૂના વેવમાં વોલ્ટેજના માપનની દિશા ધારી લીધી છે અને આના સંદર્ભમાં આ પોઝિટિવ છે પરંતુ ખરેખર કેપેસિટર આ રીતે અને ઓટોમેટિકલી પોઝિટિવ ચાર્જ કરે છે કારણ કે વોલ્ટ સેકન્ડ બેલેન્સ ઈક્વેશન તમને આ માઇનસ વેલ્યુ મળશે જેનો અર્થ છે કે આ પ્લસ છે તેથી d ઉપર બક બુસ્ટ કન્વર્ટર માટે આ ઇનપુટ આઉટપુટ સંબંધ છે જે 0 ની બરાબર છે Vo બરાબર 0 છે d બરાબર 0 5 છે તેથી ન્યૂમરેટર 0 5 છે ડિનોમિનેટર પણ 0 5 છે Vo બરાબર માઈનસ Vin અને d માટે તે 1 તરફ વલણ ધરાવે છે અથવા ચાલો આપણે કહીએ કે Vo ડ્યુટી સાયકલ ઉપર 0 5 કરતા વધારે હોય તો ડિનોમિનેટર ન્યૂમરેટર કરતા નાનો હોય છે તો Vo ની મેગ્નિટ્યુડ Vin કરતા વધારે હોય છે તેથી આ બુસ્ટ ઓપરેશન છે જ્યારે d 0 5 કરતા ઓછું હોય ત્યારે ડિનોમિનેટર ન્યૂમરેટર કરતા વધારે હોય છે તેથી Vo એ Vin ની મેગ્નિટ્યુડ કરતા ઓછો હોય છે તેથી આ બક ઓપરેશન છે તેથી તમે જોઈ શકો છો કે છો કે તે d જે 0 5 કરતા ઓછા હોય તો તે બક કન્વર્ટર તરીકે કામ કરશે અને 0 5 થી વધારે હોય તો તે બૂસ્ટ કન્વર્ટર તરીકે કાર્ય કરશે તેથી તેનું નામ બક બુસ્ટ કન્વર્ટર છે અને આ બક બુસ્ટ કન્વર્ટર માટેનો સંબંધ છે હવે આપણે ઇનપુટ આઉટપુટ સંબંધ જાણીએ છીએ આપણે ત્રણ પ્રાઇમરી કન્વર્ટરની સર્કિટ જાણીએ છીએ આપણે હવે આ સર્કિટને સીમ્યુલેટ કરવા અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જોવા અને વેવફોર્મ્સને જોવા માટે તૈયાર છીએ પછી આગળ આપણે જે કરવાનું છે તે ઓપન જીસ્કેમ gEDA જીસ્કેમ છે તેમાં સર્કિટ મૂકી અને પછી વિવિધ વેવફોર્મ્સને સીમ્યુલેટ કરવા અને જોવા માટે એનજીસ્પાઇસ સંદર્ભ સમય 3038 નો ઉપયોગ કરવાનો છે અને આપણે તે જ કરીશું